નમસ્તે આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને છેલ્લા મોડ્યુલમાં આપણે જોયું છે કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ કેવી રીતે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર તરીકે કરી શકીએ હવે આ મોડ્યુલમાં ચાલો જોઈએ કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર તરીકે આપણે ઓપ એમ્પનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તેથી ચાલો જોઈએ કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર તરીકે ઓપ એમ્પનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો ચાલો આપણે સ્ક્રીન ઉપર પાછા આવીએ અને તમે સર્કિટ જોઈ શકો છો અહીં શું છે એક કેસ છે કે આપણે ઇનપુટ વોલ્ટેજ લાગુ કર્યું છે અથવા આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરના નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર સિગ્નલ લાગુ કર્યું છે કારણ કે તમે અહીં જોઈ શકો છો અમારી પાસે હજુ પણ ફીડબેક પ્રતિકાર R1 અને R2 છે અને અહીં ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડ છે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલને સિગ્નલ આપવામાં આવે છે તેથી જો હું નોન ઇન્વર્ટીંગ ક્લોઝ લૂપ રૂઉપરેખાંકન જોઉં તો પહેલા એક્સટર્નલ ઘટકો R1 અને R2 કલોઝ લૂપ બનાવે છે પ્રથમ મુદ્દો એ છે કે એક્સટર્નલ ઘટકો R1 અને R2 કલોઝ લૂપ બનાવે છે જે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરની જેમ છે બીજું એ છે કે આઉટપુટ ઇનવર્ટિંગ ઇનપુટ માટે ફીડબેક છે અહીં આઉટપુટ ઇનવર્ટીંગ ઇનપુટ માટે યોગ્ય ફીડબેક છે ત્રીજું ઇનપુટ સિગ્નલ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર લાગુ થાય છે ત્રણેય વસ્તુઓ જે તમે સમજો છો તે સમજવા માટે ખૂબ જ સરળ છે એક R1 છે અને R2 કલોઝ લૂપ બનાવે છે બીજું ઇનવર્ટિંગ ઇનપુટ ગ્રાઉન્ડ છે અને આઉટપુટ ઇનવર્ટીંગ ઇનપુટને આપવામાં આવે છે ત્રીજું ઇનપુટ સિગ્નલ નોન ઇન્વર્ટીંગ ઓપ એમ્પને આપવામાં આવે છે હવે નોન ઇન્વર્ટીંગ ઓપ એમ્પ આદર્શ રૂઉપરેખાંકનોનો ઉપયોગ કરી રહ્યું છે જો તે આદર્શ છે તો અમારી પાસે વર્ચ્યુઅલ શોર્ટ લાગુ કરવા માટે સમાન શરતો છે ઓપ એમ્પ સર્કિટ માટે તે નકારાત્મક ફીડબેક અને અનંત ઓપન લૂપ ધરાવે છે હવે કલોઝ લૂપ ગેઇન G એ કંઇ નથી પરંતુ Vo by Vi એ 1 પ્લસ R2 R1 છે જે આપણે પહેલાથી જ જાણીએ છીએ કારણ કે તે ખૂબ જ મૂળભૂત છે તો ચાલો જોઈએ R1 અહીં છે જે ગ્રાઉન્ડ છે R2 અહીં છે અને પછી વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ કોન્સેપ્ટને કારણે આપણી પાસે તફાવત વોલ્ટેજ શૂન્ય છે આ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર જે પણ વોલ્ટેજ છે તે જ વોલ્ટેજ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડના ખ્યાલને કારણે આપણી પાસે ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર હશે હવે જો હું તે જોઉં તો મને અહીં જે કરંટ લાગે છે તે કંઈ નથી પણ R1 દ્વારા V અહીં V R1 હશે જે શૂન્ય વોલ્ટની બરાબર છે અથવા આપણે આગળ શું શોધી શકીએ ક્યારે V0V1V1R1 R2V11R2R1 આ કંઈ નથી પણ જો મારી પાસે V1 સામાન્ય હોય તો 1 R2 R1 તેથી R1 દ્વારા Vo 1 R2 બરાબર છે આ મારું આઉટપુટ વોલ્ટેજ છે જે 1 R2 R1 છે તો આ તે છે જે કલોઝ લૂપ ગેઇન ઇનવર્સ અનંત ડિફરન્સીયલ ગેઇન આપણે જોયું છે તે શૂન્ય અનંત ઇનપુટ ઈમ્પેડન્સ સિવાય બીજું કંઈ નથી જે V R1 છે કારણ કે R1 ઇનપુટ છે શૂન્ય આઉટપુટ ઈમ્પેડન્સ આઉટપુટ વોલ્ટેજ હશે એક્સટર્નલ પેસિવ ઘટકોમાં કલોઝ લૂપ ગેઇન છે એટલે કે આપણે જોયું છે કે એક્સટર્નલ પેસિવ ઘટકોનો અર્થ શું છે પછી આપણે કલોઝ લૂપ એમ્પ્લીફાયર ટ્રેડ ઓફ ગેઇન જોયું છે આપણે એ પણ જોયું છે કે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરમાં આ સમાન ખ્યાલ છે તેથી તેનું સમકક્ષ સર્કિટ મોડેલ જો હું દોરું તો ઇનપુટ ઈમ્પેડન્સ અનંત છે ગેઇન 1 R2R1 છે આઉટપુટ વોલ્ટેજ V માં આપણે અહીં લખ્યું છે આઉટપુટ ઈમ્પેડન્સ 0 છે ગેઇન 1 R2R1 સિવાય બીજું કંઈ નથી તેથી તમારે યાદ રાખવું પડશે કે મોટાભાગની વસ્તુઓ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર જેવી જ છે સિવાય કે હવે ઇનપુટ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર લાગુ કરવામાં આવે ત્યારથી મારો આઉટપુટ સિગ્નલ ઇનપુટ સિગ્નલના ફેઝમાં હશે તેનો અર્થ એ છે કે જો હું આ ચોક્કસ ટર્મિનલ જમણી બાજુએ ઇનપુટ સિગ્નલ લાગુ કરું તો મારું આઉટપુટ વધશે પરંતુ ઈન ફેઝ હશે તેથી આ શૂન્ય ડિગ્રી છે આ પણ શૂન્ય ડિગ્રી છે આ આઉટપુટ ઈન ફેઝ છે જ્યારે તમે ઇનપુટ સિગ્નલ સાથે તુલના કરો છો તે બાજુ નોન ઇન્વર્ટીંગ છે તે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે તેથી ચાલો આપણે નોન ઇન્વર્ટીં ઓપ એમ્પનું ઉદાહરણ લઈએ તેથી નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરની સર્કિટનો કલોઝ લૂપ ગેઇન શોધો જો Rf 100 કિલો ઓહ્મ જેટલું હોય તો Rin 10 કિલો ઓહ્મ જેટલું હોય અમારી પાસે Rf મૂલ્ય છે અમારી પાસે Rin નું મૂલ્ય છે હવે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનું સૂત્ર શું છે 1 Rf Rin છે આ ગેઇન છે અને જો મારી પાસે Vo અને Vo 1 RfRin Vin બરાબર નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર માટે આ મારું ફોર્મ્યુલા છે તેથી Rf100 k અને Rin 10 k આપેલ છે AvVoutVin1RfRin Av1100k10k11 તેથી ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર સર્કિટનો કલોઝ લૂપ ગેઇન 11 અથવા 20 8 dB છે જે તમે 20 log અથવા 20 log નો ઉપયોગ કરીને ગેઇનના મૂલ્યને ડેસિબલમાં રૂપાંતરિત કરીને મૂલ્યને બદલીને 20 8 ડેસિબલ મેળવી શકો છો કારણ કે તમારે ફક્ત આપેલ સમીકરણમાં રેઝિસ્ટરનું મૂલ્ય બદલવું પડશે તેથી ચાલો આપણે બીજી શોધીએ ચાલો બીજી સમસ્યા હલ કરીએ તેથી આ સમસ્યા એ છે કે મૂળ સર્કિટનો ગેઇન 40 દ્વારા વધારી દેવામાં આવે છે તમે સમાન ઉદાહરણ જોયું છે તો જરૂરી પ્રતિકારકોના મૂલ્યો શોધો તેથી આપેલ Av 40 આપણે જાણીએ છીએ Av1RfRin Av401RfRin Rin 10 કિલો ઓહ્મ છે તેથી Rf 390 કિલો ઓહ્મ હોઈ શકે છે તેથી આ સમજવું સરળ છે અને તેથી જ ચાલો આપણે આગળની સમસ્યા તરફ આગળ વધીએ આગળની સમસ્યા એ છે કે આ એમ્પ્લીફાયરની સર્કિટના દરેક સ્ટેજ માટે વોલ્ટેજ ગેઇનની ગણતરી કરવી બંનેનો ગુણોત્તર અને ડેસિબલના એકમોમાં છે પછી એકંદર વોલ્ટેજ ગેઇનની ગણતરી કરો તેથી તમને આના જેવું એમ્પ્લીફાયર આપવામાં આવ્યું છે તમે જુઓ છો કે અહીં બે સ્ટેજ છે આપણે ઇન ઇનવર્ટીંગ ટર્મિનલ ઉપર ઇનપુટ લાગુ કરી રહ્યા છીએ અને આઉટપુટ ફરીથી નોન ઇન્વર્ટીંગ ઇનપુટ બીજા એમ્પ્લીફાયર ઉપર લાગુ થાય છે પ્રથમ એમ્પ્લીફાયરનું આઉટપુટ બીજા ઓપ એમ્પની જમણી બાજુના બિન ઇન્વર્ટીંગ ટર્મિનલના ઇનપુટને આપવામાં આવે છે અહીં આપણને Av ની કિંમત શોધવા માટે કહેવામાં આવે છે આપણે એકંદરે વોલ્ટેજ ગેઇનનું મૂલ્ય અને દરેક સ્ટેજ માટે વોલ્ટેજ ગેઇન શોધવાનું હોય છે તેથી તમે જુઓ છો કે સર્કિટ જટિલ લાગે છે પરંતુ ઉકેલ ખૂબ જ સરળ છે હવે તમે માત્ર એક સ્ટેજ જુઓ સ્ટેજ વન શું છે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર જે ફોર્મ્યુલા છે તે 1 Rf R1 છે તો Rf 3 3k R1 4 7k એટલે શું Av113 702 ચાલો સ્ટેજ બે ઉપર વિચાર કરીએ સ્ટેજ બેનું સૂત્ર શું છે Av219 1 k2 2 k4 136 કારણ કે 9 1 2 2 3 136 3 136 1 જે 4 તેથી હવે આપણે Av2 ને પણ જાણીએ છીએ તેથી જો હું મારા Av1 ને ડેસિબલમાં રૂપાંતરિત કરું તો તે છે 20 log 1 702 અથવા તે 4 6 ડેસિબલ હશે જો હું મારા Av2 ને ડેસિબલમાં રૂપાંતરિત કરીશ તો મારી પાસે હશે 20 log 4 136 અથવા 12 3 ડેસિબલ તેથી નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો એકંદર ગેઇન Av1 માં Av2 છે 1 720 4 136 7 હવે ફરીથી હું મારા ગેઇનને ડેસિબલમાં રૂપાંતરિત કરવા માંગુ છું પછી મારે ઉપયોગ કરવો પડશે 20 log જે મને 16 9 ડેસિબલનું મૂલ્ય આપશે આ રીતે આપણે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર માટે સમસ્યા શોધી શકીએ છીએ તેથી આગામી મોડ્યુલમાં આપણે જોઈશું કે આપણે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરને કેવી રીતે હલ કરી શકીએ જે આપણે પહેલા ઇન્વર્ટીંગ જોયું છે પછી આપણે સમિંગ જોયું છે પછી આપણે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરને જોયું છે હવે ચાલો આગામી મોડ્યુલમાં જોઈએ કે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનો અર્થ શું છે ત્યાં સુધી તમે ફક્ત આ મોડ્યુલને જુઓ કે નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર કેવી રીતે કાર્ય કરે છે અથવા તમે ઓપ એમ્પને નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર સર્કિટ તરીકે કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તમે ઓપ એમ્પને ઇનવર્ટીંગ એમ્પ્લીફાયર સર્કિટ તરીકે કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તમે ઓપ એમ્પને સમિંગ એમ્પ્લીફાયર તરીકે કેવી રીતે ડિઝાઇન કરી શકો છો ત્યાં સુધી કાળજી લો હું તમને બધાને આગલા વર્ગમાં જોઈશ બાય